આ મોડ્યુલમાં આપણે વ્યવસાયિક મોડલ્સ કે જે ઔદ્યોગિક ઇન્ટરનેટ અને ઔદ્યોગિક આઇઓટી દૃશ્યો માટે ઉપયોગમાં લેવાય છે તે વિશે વાત કરીએ છીએ આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે વિવિધ આર્કિટેચરલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ વ્યવસાયના સંદર્ભમાં આપણે સંભવિત વ્યવસાયિક મોડેલો વિશે વાત કરીએ છીએ જેનો ઉપયોગ આ વિશિષ્ટ મોડ્યુલ માં અગાઉના વ્યાખ્યાનમાં થઈ શકે છે પરંતુ આપણે ઔદ્યોગિક આઇઓટી વ્યવસાયના પરિવર્તન અપનાવવા માટે આપણે વિવિધ આર્કિટેક્ચરલ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ચાલો આઈઆઈઑટી સંદર્ભ આર્કિટેક્ચર જોઈએ આઈઆઈઑટી સંદર્ભ આર્કિટેક્ચર ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ રેફ્રન્સ આર્કિટેક્ચર દ્વારા સંચાલિત છે આ એક પ્રમાણભૂત આર્કિટેક્ચર નો પ્રકાર છે કે જે આઈઆઈઑટી સિસ્ટમો ને વૈશ્વિક સ્તરે ઉપયોગ કરવા અને તેનું પાલન કરવાનું વલણ ધરાવે છે આઇઆઇઆરએ - ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ રેફ્રન્સ આર્કિટેક્ચર એ આર્કિટેક્ચરલ સ્ટાન્ડર્ડ છે કે જેનો ઉપયોગ આ ઉદ્યોગોમાં મોટાભાગના આઈઆઈઑટી કાર્યક્રમો માટે થાય છે તેથી તે એક માનક આધારિત આર્કિટેક્ચર છે જે ઔદ્યોગિક ઇન્ટરનેટ કન્સોર્ટિયમ - આઇઆઇસી Internet Consortium - IIC દ્વારા સૂચવવામાં આવ્યું હતું તેમનું ટેકનોલોજી કાર્યકારી જૂથ આ આર્કિટેક્ચર સાથે આવ્યું છે તેનું વર્તમાન સંસ્કરણ આઈઆઈઆરએ એ વી 1 8 છે તેથી 1 8 એ ઔદ્યોગિક ઇન્ટરનેટ સંદર્ભ આર્કિટેક્ચર નું વર્તમાન સંસ્કરણ છે અને આ આર્કિટેક્ચર ઔદ્યોગિક સિસ્ટમો માં આંતરવ્યવહારિકતા મેપિંગ એપ્લિકેશન તકનીકીઓને મંજૂરી આપવા અને વિવિધ એપ્લિકેશન વપરાશકર્તાઓ દ્વારા આ તકનીકોના ઉપયોગનું માર્ગદર્શન આપવા માટે વ્યાપકપણે લાગુ પડે છે તેથી આઈઆઈઆરએ એ માટે કેન્દ્રીય વિષયોની ચિંતા એ સલામતી છે અને આમાંના ઘણા આર્કિટેક્ચરલ તત્વો મૂળભૂત રીતે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે સલામતીને ધ્યાનમાં રાખવામાં આવે આઈઆઈઆરએ એ સલામતીની ચિંતા મહત્વપૂર્ણ છે અને સલામતી પછી સલામતીનો મુદ્દો છે સુરક્ષા એટલે દરેક વસ્તુની સુરક્ષા માહિતીની સુરક્ષા સિસ્ટમો ની ડેટા સુરક્ષા વગેરે આઈઆઈઑટી ઔદ્યોગિક એપ્લિકેશ નો ઉપયોગ માટે આઈઆઈઆરએ એ આર્કિટેક્ચર સાથે આવે ત્યારે સલામતી અને સુરક્ષા એ સર્વોચ્ચ અને કેન્દ્રિય વિષયિય વિચારણા છે સલામતીની દ્રષ્ટિએ જે સિસ્ટમ કાર્યરત છે તેની સ્થિતિ શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે ભવિષ્યમાં કેટલીક ખામી અથવા સંભવિત ખામીયુક્ત સિસ્ટમો ને કારણે લોકોને કોઈ શારીરિક નુકસાન અથવા ઇજા થવાનું જોખમ નથી તે સુનિશ્ચિત કરવું પણ મહત્વપૂર્ણ છે અને ત્રીજી સલામતીની ચિંતા એ સુનિશ્ચિત કરવાની છે કે હવે અથવા ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ખામી ને લીધે સંપત્તિ અથવા પર્યાવરણને કોઈ નુકસાન થયું નથી આ કેટલાક કેપીઆઈ વ્યવસાયિક સલામતી અને આરોગ્ય માટે છે આ કેપીઆઈ મૂળભૂત રીતે કોઈ સંસ્થાની પ્રવૃત્તિઓનું એક માપદંડ છે આ કેપીઆઈ ગ્રાહકો સાથે જોડાણ અને સંદેશાવ્યવહારને માપવામાં પણ મદદ કરે છે ગ્રાહકોને મૂલ્યવાન પ્રતિસાદ આપે છે અને વધુ સુધારણા તરફ આગળ વધે છે ત્યાં વિવિધ કેપીઆઈ છે તેથી આ પ્રકારનાં આધારે આ કેપીઆઈ ને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે એક લીડિંગ કેપીઆઈ છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે અર્થવ્યવસ્થાની આગાહી કરવા માટે કરવામાં આવે છે તે ઇનપુટ લક્ષી છે અને તેને માપવાનું પણ મુશ્કેલ છે અને નામ સૂચવે છે કે બાદની કેટેગરી એ લેગિંગ કેપીઆઈ છે જે તકનીકી સૂચક છે જે અર્થતંત્ર શરૂ થયા પછી બદલાય છે તેથી અગ્રણી કેપીઆઈ જે ઇનપુટ લક્ષી છે તેનાથી વિપરીત લેગિંગ કેપીઆઈ આઉટપુટ લક્ષી છે અને તેમાં સુધારો કરવો મુશ્કેલ છે લીડિંગ કેપીઆઈ અર્થતંત્રની આગાહી આગાહી વિશે વાત કરે છે અને લેગિંગ કેપીઆઈ અર્થશાસ્ત્રમાં સુધારણા થવા લાગ્યા પછી વાત કરે છે તેથી મૂળભૂત રીતે આ બે દ્રષ્ટિકોણ જુદા છે ઓએસએચ માટે અગ્રણી કેપીઆઈ અને લેગિંગ કેપીઆઈએ બે અલગ અલગ કેપીઆઇ કેટેગરી છે તેથી અગ્રણી કેપીઆઈ ઉદાહરણ તરીકે પૂરતા પ્રમાણમાં ઓપરેશનલ અને સલામતી આરોગ્ય સુરક્ષા તાલીમ પૂરતા પ્રમાણમાં ઓપરેશનલ અને સલામતી તાલીમવાળા કામદારોની ટકાવારી પછી અવલોકન કરેલા અસુરક્ષિત વર્તનની આવર્તન ઓએસએચની ઑડિટ્સ સંખ્યા આ બધા લીડિંગ કેપીઆઈ કેટેગરી હેઠળ કેટલાક જુદા જુદા કેપીઆઈ છે લેગિંગ કેપીઆઈ કેટેગરી હેઠળ આપણી પાસે ખોવાયેલા સમયના ઘટના ના આવર્તન દરની સંખ્યા છે જુદી જુદી ઘટનાઓ કેટલી વાર બની છે અને તે ઘટનાઓના કારણે આપણે સમય ગુમાવ્યો છે અને તે ઘટનાઓની આવર્તનની આવર્તન છે માંદગીની ગેરહાજરી ઘટનાઓ અથવા નજીકની ખોટ અને જાનહાનિના કારણે ઉત્પાદક દિવસો ગુમાવ્યા છે આ લેગિંગ કેપીઆઈ છે તેથી હું આઈઆઈસી વિશે વાત કરી રહ્યો હતો જે ઔદ્યોગિક ઇન્ટરનેટ કન્સોર્ટિયમ છે જે એક બિનલાભકારી કન્સોર્ટિયમ છે જે વિવિધ તકનીકોમાં અર્થઘટનને પ્રોત્સાહન આપવા માટે ખુલ્લા ધોરણો આંતરવ્યવહાર માટેના ધોરણોને પ્રોત્સાહિત કરતી વિવિધ વસ્તુઓ કરે છે અને આ તકનીકીઓ ઉદ્યોગોમાં અને એમ2એમ સંદેશાવ્યવહાર માટે આંતરવ્યવહારિક ધોરણોનો ઉપયોગ કરે છે આઈઆઈસી તે છે કે જે ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ સંદર્ભ આર્કિટેક્ચર આઈઆઈઆરએ એ આર્કિટેક્ચર સાથે આવ્યું છે ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ કન્સોર્ટિયમ - આઈઆઈસી Industrial Internet Consortium - IIC પણ તેના કેન્દ્રિત ક્ષેત્રોમાં છે અને પ્રવૃત્તિઓમાં વિવિધ પરીક્ષણો માટે ટેસ્ટબેડ્સ નો વિકાસ પણ એક મોટી ચિંતા છે તેથી ટેસ્ટબેડ્સ વિવિધ આઇઆઇસી સભ્યોના મુખ્ય ધ્યાન અને પ્રવૃત્તિનું ક્ષેત્ર છે તેથી ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ કન્સોર્ટિયમ વિવિધ પ્રવૃત્તિઓ કાર્યો અને તેથી આગળ કરવાનું ચાલુ રાખે છે તેમની પાસે તેમના જુદા જુદા કાર્યકારી જૂથો છે તેથી આ કાર્યકારી જૂથો જુદી જુદી વસ્તુઓ માં નવીનતા લાવે છે તેઓ જુદી જુદી તકો નવી એપ્લિકેશનો નવી પ્રક્રિયાઓ નવા ઉત્પાદનો નવી સેવાઓ વગેરે નવી તકનીકો નો ઉપયોગ કરી લાવે છે જેનો આરંભ કલ્પનાશીલતા અને સખત પરીક્ષણ જુદા જુદા ટેસ્ટબેડ્સ માં કરી શકાય છે કે જેની મેં થોડા સમય પહેલાં જ વાત કરી હતી અને આ ખરેખર બજારમાં લોંચ થાય તે પહેલાં કરી શકાય છે આ તે વિવિધ પ્રવૃત્તિઓ છે જેને આઈઆઈસી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે તેથી II સંદર્ભ આર્કિટેક્ચર આઈઆઈઆરએ એ Architecture - ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ સંદર્ભ આર્કિટેક્ચર આઇઆઇઆર એ પાસે વિવિધ આર્કિટેક્ચરલ ઘટકો છે જે તેમના માળખાના ભાગ છે નંબર એક હિસ્સેદાર છે તેથી આપણે આમાંથી કેટલાક વિભાવનાઓ સમજવાની જરૂર છે તેથી પ્રથમ ક્રમે હોદ્દેદાર હોદ્દેદારો એ વ્યક્તિગત ટીમો અથવા સંસ્થાઓ છે કે જેઓ સિસ્ટમ સંબંધિત રસ ધરાવે છે આગળની કલ્પના હિસ્સેદારો સાથે જોડાયેલી છે આ દૃષ્ટિકોણ છે તેથી આ હિસ્સેદારોને દૃષ્ટિકોણ અને સિસ્ટમ માં થોડો રસ હોય છે તેથી દૃષ્ટિકોણ હિસ્સેદારો દ્વારા છે જે મૂળભૂત રીતે હિસ્સેદારના સંગ્રહમાંથી જુદા જુદા વિચારોનો સંગ્રહ તેમાં જૂથબંધી આ વિવિધ વિચારોનું વર્ણન વિચારોનું વિશ્લેષણ અને વિશિષ્ટ ચિંતાઓના સમૂહને હલ કરે છે આ આઈઆઈઆરએ એ ફ્રેમવર્ક છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો ચાલો હું તમને તે સમજાવું તેથી આ બતાવે છે કે ત્યાં જુદા જુદા હિસ્સેદાર જૂથો છે હિસ્સેદાર જૂથ 1 હિસ્સેદાર જૂથ 2 આ હિસ્સેદારોનું માળખું જુદા છે જુદા જુદા દ્રષ્ટિકોણ છે દૃષ્ટિકોણ 1 1 દૃષ્ટિકોણ 1 2 વગેરે એ જ રીતે હિસ્સેદાર 2 નો તેમનો પોતાનો દૃષ્ટિકોણ હશે જેને ફરીથી 2 1 2 2 વગેરે તરીકે વર્ગીકૃત કરી શકાય છે જેમ કે કેસ હોઈ શકે તેથી તે દૃષ્ટિકોણની કલ્પના છે વિવિધ હિસ્સેદારોના જુદા જુદા વિચારોનો સંગ્રહ જે મૂળભૂત રીતે એક છે તેથી આ પગલાઓ આ હિસ્સેદારો વિવિધ દ્રષ્ટિકોણ સાથે આવે છે અને આ દ્રષ્ટિકોણ આ વિવિધ સ્થાપત્ય ઘટકો આર્કિટેક્ચર 1 1 1 2 વગેરે અને આર્કિટેક્ચર 2 2 1 2 2 વગેરે આ જુદા જુદા દૃષ્ટિકોણો પર સીધા જ મેપિંગ સાથે આવવામાં મદદ કરે છે આગળ ફ્રેમની કલ્પના આવે છે આર્કિટેક્ચરલ ફ્રેમ જે વિવિધ હિસ્સેદારોના વિચારોને ઓળખવા વર્ણવવા અને વિશ્લેષણ કરવાની રીતોનો સંગ્રહ છે આર્કિટેક્ચરલ પ્રતિનિધિત્વની કલ્પના મહત્વપૂર્ણ છે તે આર્કિટેક્ચરલ ફ્રેમ ના પરિણામોનો સંગ્રહ છે અને તે વ્યૂ તરીકે દર્શાવવામાં આવે છે વિવિધ આઈઆઈઑટી આર્કીટેક્ચર અમલીકરણના દાખલા સૂચવવામાં આવ્યા છે તેથી આપણે ત્રણ જુદી જુદી પેટર્ન માંથી પસાર થઈશું પ્રથમ નંબર એ ત્રણ સ્તરની આર્કિટેક્ચર પેટર્ન નો છે બીજો નંબર એ ગેટવે મધ્યસ્થ એડ્જ કનેક્ટિવિટી અને મેનેજમેન્ટ આર્કિટેક્ચર પેટર્ન નો છે અને ત્રીજો સ્તરવાળી ડેટા બસ પેટર્ન નો છે તો ચાલો આપણે આ દરેકમાંથી પસાર થઈએ શરૂ કરવા માટે આપણે પ્રથમ ત્રિ સ્તરના આર્કિટેક્ચર પેટર્ન માંથી પસાર થઈશું આ ત્રિ સ્તરીય આર્કિટેક્ચર પેટર્ન માં આપણી પાસે ત્રણ જુદા જુદા સ્તરો છે જે આપણી પાસે એડ્જ સ્તર પ્લેટફોર્મ સ્તર અને એન્ટરપ્રાઇઝ સ્તર છે તેથી એડ્જ સ્તર મૂળભૂત રીતે આ બધા જુદા જુદા ધાર ઉપકરણો વિશે વાત કરે છે મૂળભૂત રીતે ઉપકરણ આ એડ્જ એડ્જ પરના આ વિવિધ પ્રવેશદ્વારોથી કનેક્ટ થાય છે અને આ ઉપકરણો અને ગેટવેઝ વગેરે ડેટા પ્લેટફોર્મ સ્તર પર મોકલવા જઇ રહ્યા છે આ તે પ્લેટફોર્મ સ્તર છે જ્યાં ડેટા વિશ્લેષણ કરવામાં આવે છે અને આ રીતે અને આગળ ડેટા પર પ્રક્રિયા કરવામાં આવશે અને એન્ટરપ્રાઇઝ લેયર પર મોકલવામાં આવશે કંટ્રોલ ફ્લો ઉલટી દિશામાં હોય છે ડેટા ફ્લો થઈ શકે છે એડ્જ સ્તર સીધી પ્લેટફોર્મ સ્તર પર અથવા સીધા જ એન્ટરપ્રાઇઝ સ્તર પર પણ વહી શકે છે તેથી આ ત્રિ સ્તરની આર્કિટેક્ચર પેટર્ન ચાલો આપણે વધુ વિગતમાં વિવિધ ઘટકોમાંથી પસાર થઈ ને જોઈએ તેથી અમારી પાસે એડ્જ સ્તર છે જે એડ્જ નોડ્સ માંથી ડેટા એકત્રીત કરે છે આર્કિટેક્ચર માં વિતરણ ની પહોળાઈ શાસન અને ડેટાના સ્થાન શામેલ હોય છે ડેટા ના વિતરણની પહોળાઈ ડેટાનું શાસન અને ડેટાના સ્થાન નો અર્થ એ છે કે આ વ્યક્તિગત ઉપકરણોમાંથી ડેટા ક્યાંથી આવી રહ્યો છે પ્લેટફોર્મ સ્તર મૂળભૂત રીતે તે એન્ટરપ્રાઇઝ લેયર થી એડ્જ સ્તર પર નિયંત્રણ આદેશો પ્રાપ્ત કરવા પ્રક્રિયા કરવા અને આગળ ધપાવવા વિશે છે અને છેવેટે એંટરપ્રાઇઝ લેયર ને એડ્જ સ્તર અને પ્લેટફોર્મ લેયર થી પસાર થતાં ડેટા પ્રાપ્ત થવાની ચિંતા હોય છે તેથી મારો અર્થ સીધો એડ્જ સ્તરનો છે એન્ટરપ્રાઇઝ સ્તર ડેટા પ્રાપ્ત કરી શકે છે અથવા તે પ્લેટફોર્મ સ્તરમાંથી હોઈ શકે છે જે ફરીથી એડ્જ સ્તરમાંથી ડેટા મેળવે છે તેથી એન્ટરપ્રાઇઝ સ્તર મૂળભૂત રીતે ડોમેન વિશિષ્ટ આવશ્યકતાઓ નિર્ણય સપોર્ટ સિસ્ટમ્સ અને અન્ય આવશ્યકતાઓ જેમ કે અંતિમ વપરાશકર્તાઓ માટે ઇન્ટરફેસો નો અમલ કરે છે આગળના પ્રકારનો આર્કિટેક્ચર એ ગેટવે મધ્યસ્થ એડ્જ આર્કિટેક્ચર છે અહીં મૂળભૂત રીતે આપણે ગેટવે ગેટવે ખ્યાલના સમાવેશ વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણી પાસે આ બધા જુદા જુદા સેન્સર્સ અને એક્ચ્યુએટર્સ છે આ સેન્સર અને એક્ચ્યુએટર્સ ઘણા બધા ડેટા આપે છે અને વિભિન્ન ગેટવે ઉપકરણોએડ્જ ઉપકરણો ગેટવે ઉપકરણો અને તેથી વધુ દ્વારા ડેટાને વિસ્તૃત માહિતીના નેટવર્ક માં મોકલવામાં આવે છે જેથી આગળની માહિતી અને તેથી વધુનો ઉપયોગ કરવામાં આવે તેથી અહીં પાછલા આર્કિટેક્ચર ની જેમ ફરીથી ગેટ ગેટવે મધ્યસ્થી એડ્જ આર્કિટેક્ચર ના આ દરેક આર્કિટેક્ચર ઘટકોમાંથી પસાર થઈશું તેથી આ ગેટવે મધ્યસ્થી એડ્જ આર્કિટેક્ચર આઈઆઈઑટી એજ સિસ્ટમ માટેના લોકલ એરિયા નેટવર્ક અને વિશાળ ક્ષેત્ર નેટવર્કથી જોડાતા ગેટવેથી બનેલો છે લોકલ એરિયા નેટવર્ક હબ અને સ્પોક ટોપોલોજી અથવા મેશ ટોપોલોજી નો ઉપયોગ કરી શકે છે મેશ ટોપોલોજી એ એક છે જ્યાં જુદા જુદા નોડજાળીના સ્વરૂપમાં એક બીજાથી જોડાયેલા હોય છે તેથી ત્યાં ઘણી બધી જુદી જુદી લિંક્સ રીડન્ડન્ટ છે અને ઘણાં વિવિધ લિંક્સ છે તેથી મૂળભૂત રીતે શું થાય જો એક કડી તૂટી ગઈ હોય તો પણ પછી જુદા જુદા નોડ એક બીજાથી સંપૂર્ણ રીતે ડિસ્કનેક્ટ થઈ શકશે નહીં કારણ કે ત્યાં કેટલીક વૈકલ્પિક લિંક્સ સીધી અથવા આડકતરી રીતે હોઈ શકે છે જે મૂળભૂત રીતે સમસ્યાને નિયંત્રિત કરશે તેથી બીજું એક હબ અને સ્પોક ટોપોલોજી છે જે સ્ટાર ટોપોલોજી જેવું જ છે જ્યાં તમે હબ ધરાવતા હો અને ત્યાં જુદા જુદા સ્પોક જુદા જુદા અન્ય ધાર નોડ સાથે જોડાયેલા હોય અને સાથે તમારી પાસે કેન્દ્રિય પ્રકારનું હબ સાધન હોય છે જે આ જુદા જુદા અન્ય આઇઓટી ઉપકરણો અન્ય ધાર ઉપકરણો સાથે કનેક્ટ થતું હોય છે તેથી આ એક સ્ટાર પ્રકારની ટોપોલોજી અથવા હબ એન્ડ સ્પોક ટોપોલોજી બને છે તેથી તમારી પાસે આ સ્થાનિક ક્ષેત્રનું નેટવર્ક છે જે બે વિવિધ પ્રકારનાં ટોપોલોજીઓ મેશ ટોપોલોજી અને હબ એન્ડ સ્પોક નેટવર્ક ટોપોલોજી ને સપોર્ટ કરે છે પછી તમે અમારી પાસે આ ગેટવે ઉપકરણો સ્થાનિક રૂપે ડેટાના સ્થાનાંતરણ ડેટાની પ્રક્રિયા અને ડેટાના વિશ્લેષણમાં મદદ કરી રહેલા ધાર ઉપકરણોના મેનેજમેન્ટ પોઇન્ટ તરીકે કાર્યરત રહે છે આર્કિટેક્ચરલ પેટર્ન નો ત્રીજો પ્રકાર એ સ્તરવાળી ડેટાબેસ પેટર્ન છે તેથી આપણે આગળ વધતા પહેલા એક વાતનો મારે ઉલ્લેખ કરવો જોઈએ કે આ બધા વિવિધ આર્કિટેક્ચરલ દાખલાઓ સામાન્ય પ્રકારના નમૂનાઓ જેવા છે જેનો ઉપયોગ ઉદ્યોગોમાં આઈઆઈઑટી સોલ્યુશન્સ ને ગોઠવવા માટે સંદર્ભ આર્કિટેક્ચરતરીકે કરી શકાય છે તેથી ચાલો હવે આપણે આ ત્રીજી આર્કિટેક્ચરલ પેટર્ન માંથી પસાર થઈએ જે સ્તરવાળી ડેટાબેસ પેટર્ન છે તેથી અહીં આપણી પાસે ત્રણ જુદા જુદા સ્તર છે આપણી પાસે સ્માર્ટ મશીનો છે પછી આપણી પાસે સિસ્ટમ્સ ની સિસ્ટમ છે અને ઔlદ્યોગિક ઇન્ટરનેટ છે તેથી સિસ્ટમોની સિસ્ટમ એ મૂળભૂત રીતે એક જટિલ સિસ્ટમ છે જેમાં વિવિધ જુદા જુદા પેટા પ્રણાલીઓ એકસાથે કામ કરી તેને ઘણાં જટિલ બનાવે છે ઘણાં જટિલ અલ્ગોરિધમનો ચલાવે છે જે ઉત્પન્ન થયેલા ઘણા ડેટા હેન્ડલિંગ કરે છે અને તે શું છે તે નીચે જતા તેના વિશે ઘણી સમજ મેળવવા માટે પ્રક્રિયા કરે છે આ તે છે જે સ્તરવાળી ડેટાબેસ દ્વારા કરવામાં આવે છે અને પછી તમારી પાસે ઔદ્યોગિક ઇન્ટરનેટ છે આપણી પાસે જુદી જુદી ઔદ્યોગિક એપ્લિકેશન સાઇટ્સ માં ઔદ્યોગિક ઇન્ટરનેટ પર ચાલતી જુદી જુદી એપ્લિકેશન સમાન સાઇટ જુદા જુદા જૂથો માં સમાન ઉદ્યોગમાં સમાન સાઇટ અથવા એક જ કંપનીના જુદા જુદા સાઇટ્સમાં અથવા વિવિધ કંપનીઓ એકબીજા સાથે જોડાયેલી હોઇ શકે છે તેથી આ સ્તરવાળી ડેટા બસ પેટર્ન છે જે આપણે અગાઉ ચર્ચા કરી છે તે અગાઉના બે દાખલાઓથી અલગ છે ચાલો આપણે આ પેટર્ન ને વધુ વિગતવાર સમજવા માટે થોડાક આગળ વધીએ તેથી અહીં આપણે સ્માર્ટ મશીનો ના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ તેથી નીચલા સ્તર પરના આ સ્માર્ટ મશીનો સ્થાનિક નિયંત્રણ અને ઑટોમેશન પ્રક્રિયાઓમાં મદદ કરશે સિસ્ટમ સ્તરની સિસ્ટમો જટિલ સિસ્ટમોને એક્ઝિક્યુટ કરવાની મંજૂરી આપે છે જટિલ દેખરેખ જટિલ પ્રક્રિયાઓ અને વિશ્લેષણાત્મક એપ્લિકેશનો આ બધી બાબતોને આ ચોક્કસ સ્તર પર ચલાવવામાં આવી શકે છે પછી તમારી પાસે સ્તરવાળી ડેટા બસ પેટર્ન છે જે નિયંત્રણ સ્થાનિક મોનિટરિંગ અને એનાલિટિક્સ ના ક્ષેત્રમાં લાગુ પડે છે અને ડેટાબેઝ મૂળભૂત રીતે આ સંદેશાવ્યવહાર દ્વારા એપ્લિકેશન અને ઉપકરણો વચ્ચે વાતચીત સક્ષમ થયેલ ડેટા બસ ની સહાયથી કરે છે આ સંદેશાવ્યવહાર વિવિધ મશીનો વચ્ચે વિવિધ અંતિમ બિંદુઓ વચ્ચે આંતરવ્યવહારિક સંદેશાવ્યવહારને મંજૂરી આપવા માટે આવશ્યકપણે મદદ કરશે સ્તરવાળી ડેટાબેસ પેટર્ન મૂળભૂત રીતે પ્રથમ ઉપકરણને ડિવાઇસ ઇન્ટિગ્રેશન સાથે ન્યૂનતમ રિસ્પોન્સ ટાઇમ ઓટોમેટિક ડેટા અને એપ્લિકેશન ડિલિવરી ડિવાઇસીસના સ્કેલેબલ એકીકરણ સિસ્ટમ બનાવવાની ઉપલબ્ધતા તે ઊંચી અને હાયરરચીકલ સબસિસ્ટમ આઇસોલેશન ની મંજૂરી આપે છે તેથી આ એકલતા ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ સબસિસ્ટમ આઇસોલેશ નો છે કારણ કે આ ઉકેલોને વધુ સ્કેલેબલ અને સ્વીકાર્ય બનાવવા માટે મદદ કરશે જેની સાથે અનુકૂલનશીલ વિવિધ ફેરફારો માટે સ્વીકાર્ય હશે આની સાથે આપણે સંદર્ભ આર્કિટેક્ચર ના પહેલા ભાગના અંત પર આવીએ છીએ તેથી આપણે જોયું છે કે આ આઈઆઈઆરએ એ સંદર્ભ આર્કિટેક્ચર એ ઉદ્યોગોમાં આઇઆઇઓટી ના અમલીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવતા એક ડિ ફેક્ટો પ્રકારનું માનક જેવું છે અને આ વ્યવસાય મોડેલમાં આ ચોક્કસ એકમના વ્યવસાયિક મોડેલ સાથે સારી રીતે જોડાય છે આપણે વિવિધ પ્રકારનાં વ્યવસાયિક મોડેલો જોયા છે જે અપનાવી શકાય છે અને આ સંદર્ભ આર્કિટેક્ચર તે છે જે તેને તકનીકી રૂપે આગળ લઈ જાય છે આ સંદર્ભ આર્કિટેક્ચર વ્યવસાયિક સમસ્યાઓ અને તકનીકીતાઓ વચ્ચે બેઠું છે અને તે વિવિધ વિવિધ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સ સામાન્ય આર્કિટેક્ચરલ સોલ્યુશન્સ જે ઉદ્યોગોમાં આઈઆઈઑટી સોલ્યુશન્સ જમાવવા માટે અપનાવવામાં આવી શકે છે તે પ્રદાન કરીને તકનીકી આવશ્યકતાઓ સાથે વ્યવસાયિક આવશ્યકતાઓનો નકશો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે આ આમાંના કેટલાક સંદર્ભો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને આગળ જઈ શકો છો તમે આ મુદ્દા પર વધુ જુદા જુદા અન્ય તફાવતો શોધવા માટે તમારી જાતે શોધ પણ કરી શકો છો